વિલ્સન સોમરફિલ્ડ ક્વોન્ટમ કંડિસન્સ જેટલું આપણે હજી સુધી કર્યું છે અને તેનું પરિણામ વધુ મહત્ત્વપૂર્ણ રીતે મળ્યું છે આપણે કોરસ્પોંડેન્સ સિદ્ધાંતની પણ વિગતવાર ચર્ચા કરી છે જે ક્વોન્ટમ મિકેનિકલ પરિણામોને અનુમાન લગાવવા અને પ્રાપ્ત કરવા તરફ અને ક્વોન્ટમ મિકેનિકલ પરિણામોનું વિશ્લેષણ કરવા તરફ દોરી જાય છે મારો કહેવાનો અર્થ છે કે ક્વોન્ટમ નંબર n નાનો હશે ક્લાસિકલ પરિણામો માં n → ∞ છે અને આપણને કેટલાક જવાબો મળી શકે છે પ્રશ્નો ઉભા થાય છે કે ક્વોન્ટમ મિકેનિક્સ પૂર્ણ નથી આપણને ખબર નથી કે કેવી રીતે ક્વોન્ટમ ગણતરીઓ જાતે કરવી અને ત્યાં હેઇસેનબર્ગ આવે છે અને પોતાનું પહેલું પેપર આપે છે જેને હેઝનબર્ગ નું જાદુઈ પેપર પણ કહેવામાં આવે છે હું તેનો સંદર્ભ આપીશ હું તેને ફોરમ પર અપલોડ કરીશ અને તમે તેને વાંચી શકો છો તે કહે છે કે જો તમે ક્વોન્ટમ સિસ્ટમનું વર્ણન કરવા માંગતા હો તો ક્લાસિકલ ફિઝિક્સનો સંદર્ભ ન લો તો આ બધા વધારાના પ્રદૂષણનો પ્રયાસ ન કરો પરંતુ ક્વોન્ટમ મિકેનિકલ વસ્તુઓ ની સીધી ગણતરી કરો તેથી તે આજે ચર્ચાનો વિષય છે ક્વોન્ટમ મિકેનિક્સ પર નું હેઝનબર્ગ નું પેપર અને તેને કેવી રીતે કોરસ્પોંડેન્સ ના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સમગ્ર સિદ્ધાંત નુ ક્વોન્ટમ વર્સન મળ્યું તો ચાલો જોઈએ કે શું થાય છે તેથી આપણે હજી સુધી જે જોયું છે તે છે જ્યારે અણુ n રેડીએશન કરે છે અણુ એટલે મારો અર્થ સામાન્ય ક્વોન્ટમ મિકેનિકલ સિસ્ટમ છે ધારો કે સરળ હાર્મોનિક ગતિ થઈ રહી છે અને અણુ રેડીએશન કરે છે તો પછી હું કહીશ કે તેમાં કેટલાક કોએફિસિએંટ અથવા એમ્પ્લિટ્યુડ Ceiτnt છે આ રીતે ગતિ દેખાય છે અને સામાન્ય ગતિ Ceiτnt છે જ્યાં n એ n સ્તરને અનુરૂપ ફ્રિક્વન્સી ∂E∂J છે હેઇઝનબર્ગે પ્રશ્ન પૂછ્યો કે શું આપણે ખરેખર કોઈ ઇલેક્ટ્રોન અથવા ક્વોન્ટમ કણની પ્રગતિ જોઈ શકીએ છીએ જે અણુમાં રેડીએટ થાય છે અને જવાબ છે કે ના જે રીતે ઇલેક્ટ્રોનિક ચાલે છે એવો કોઈ સિદ્ધાંત નથી તેથી જે ક્વોંટીટીઝ નું આપણે અવલોકન કરતા નથી તે વિશે વાત કરવી યોગ્ય નથી અને તેનો પ્રથમ પ્રસ્તાવ હતો કે આપણે અવલોકન કરેલ ક્વોંટીટી ના સંદર્ભમાં ક્વોન્ટમ સિદ્ધાંત ઘડીએ ઐતિહાસિક રીતે આ વિચારસરણી આઇન્સ્ટાઇન દ્વારા સેમિનારમાં થયેલી ટિપ્પણી દ્વારા પ્રેરાઈ છે તેથી તે કહે છે કે આપણે અણુ સિસ્ટમ માં અવલોકન કરેલા ક્વોંટીટી ના સંદર્ભમાં ક્વોન્ટમ સિદ્ધાંત ઘડીએ છીએ અને શક્ય તેટલા ક્લાસિકલ ની નજીક જ રહીશું ઓછામાં ઓછા ફેરફારો કરીએ છીએ તેથી તેમણે પ્રસ્તાવ આપ્યો છે કે હું ક્લાસિકલ માં આગળ અને પાછળ જઈશ આપણી પાસે x બરાબર Ceiτωt હતું જ્યાં આ એમ્પ્લિટ્યુડ છે આ x છે આ x વાસ્તવિક છે અને આ સૂચવે છે કે C એ C τ બરાબર છે આપણે તે કેવી રીતે જોઈ શકીએ તે જોવા માટે x τ ∞Ceiτωt લખો

લખી શકું છું

કારણ કે હવે તે પ્લસ અને માઇનસ બંનેને આવરી લે છે અને આ વાસ્તવિક બનવા માટે મારી પાસે C C τ હોવુ જોઈએ માત્ર એટલું જ નહીં જો હું તે કરું છું અને લખું છું તો ચાલો આપણે C વાસ્તવિક હોવાનો વિચાર કરીએ તો મારી પાસે છે τ02Ccosτωnt તેથી એમ્પ્લિટ્યુડ જો વાસ્તવિક cosτωn લેવામાં આવે તો ગતિનું એમ્પ્લિટ્યુડ 2C છે આવી રીતે ક્લાસિકલ પરિણામ આપણને અનુરૂપ ક્વોન્ટમ મિકેનિકલ પરિણામ જોવા તરફ લઈ જાય છે જે હેઝનબર્ગ સૂચવે છે તો મને લખવા દો અને ફરીથી ક્લાસિકલ xtCeiτωt અને C C τ જ્યાં x એ ક્વોન્ટમ મેક્નિકલ રીતે વાસ્તવિક હોવાનું માનવામાં આવે છે આપણે xt જોતા નથી તેનો અર્થ એ કે હું પ્રગતિ નું અવલોકન કરતો નથી તેથી હેઝનબર્ગ સૂચવે છે તે પ્રમાણે x એ અનુરૂપ C અને ફ્રિક્વન્સી τωn નું કલેકસન છે જે ક્વોન્ટમ મેક્નિકલ રીતે કંઈ નથી પરંતુ C તે ખરેખર Cnn τ છે જે n સ્તર થી n τ સ્તરમાં ટ્રાંઝીસનને અનુરૂપ એમ્પ્લિટ્યુડ છે અને τωn એ ω છે જે n τ ને અનુરૂપ ટ્રાંઝીસન છે જે En En τ ℏ છે તેથી હું ક્વોન્ટમ મેક્નિકલ રીતે xt ને લખવા જઇ રહ્યો નથી x ના લખો તેના બદલે તેનું ઉદાહરણ લો અને આપણે પ્રસ્તુતિ કેવી રીતે લઈ રહ્યા છીએ તેથી xt આપેલ છે જે Cnn τ તરીકે રજૂ થશે અને અનુરૂપ ફ્રિક્વન્સી nn τ જે મેં આપ્યું છે અને બધાં n અને 𝜏 તે આ કેવી રીતે રજૂ કરે છે તેથી તે સંખ્યાઓનું કલેકસન બની જાય છે અને તે તમે કેવી રીતે નિરીક્ષણ કરી શકો છો તેને રજૂ કરો છો કારણ કે આની પહેલા મેં કહ્યું હતું કે તેણે નિરીક્ષણોની દ્રષ્ટિએ સિદ્ધાંત ઘડ્યો હતો તેથી શું તેઓ નિરીક્ષણો છે nn τ નિરીક્ષણ છે કારણ કે હું રેડીએશન ની ફ્રિક્વન્સી જોઉં છું અને 2Cnn τ એમ્પ્લિટ્યુડ છે અને તેથી Cnn τ2 એ ઇંટેંસિટીના પ્રમાણમાં છે તેથીઆપણે ૨ ક્વોંટીટી નો પ્રસ્તાવ મૂકી રહ્યા છીએ nn τ અને Cnn τ જે સિસ્ટમની ક્વોન્ટમ પ્રકૃતિને રજૂ કરે છે મારે ફક્ત નોંધવું છે કે આ ગતિશીલતા ના સ્તરે બદલાઈ ગયું છે એનો અર્થ એ છે કે ગતિશીલતા નો નિર્ણય લેવામાં આવતો નથી આપણે ફક્ત ગતિશીલતા ને સુયોજિત કર્યું છે આ તે છે કે આપણે કેવી રીતે સંબંધિત વેગ વિશેની માત્રા રજૂ કરીએ છીએ અનુરૂપ વેગ v જે કંઇ નહીં પરંતુ ddtx છે જે inn τCnn τ અને અનુરૂપ ફ્રિક્વન્સી ωnn τ દ્વારા રજૂ થાય છે હું આ ફેક્ટર કેવી રીતે મેળવી શકું આ ફેક્ટર છે ચાલો હું ફરીથી સમજાવું કે ક્લાસિકલ રીતે શું થયું છે આપણી પાસે હતું xt∑Ceiτωt તેનું ડેરિવેટિવ xtiωτCeiτωt અને આ તે આખી વસ્તુ દ્વારા બદલાઈ રહ્યું છે તેથી આપણે ક્લાસિકલ સાથે કોરસ્પોંડેન્સ કરી રહ્યા છીએ પરંતુ ફેરફારો કરી રહ્યા છીએ કે હવે ગતિના કોઈપણ ફ્યુરિયર ઘટક n સ્તર થી n τ સ્તર સુધીના ટ્રાંઝીસનને અનુરૂપ સંખ્યા દ્વારા બદલવામાં આવશે તેથી આપણી પાસે x ની રજૂઆત છે જે સંખ્યાઓ Cnn τ અને અનુરૂપ ફ્રિક્વન્સી nn τ નું કલેકસન છે જે En En τℏ બરાબર છે |Cnn τ |2 એ nn τ ફ્રિક્વન્સી એ રેડીએશન ની ઇંટેંસિટીના પ્રમાણમાં સંક્રમિત છે તેથી આ ગતિશીલ પરિવર્તન એ છે કે સૂચવેલા બધા અનુરૂપ અન્ય મિકેનિકલ વેરિએબલ ની ગણતરી કરી શકાય છે ઉદાહરણ તરીકે આપણે કહ્યું હતું કે v એ inn τCnn τ અને nn τ દ્વારા રજૂ કરવામાં આવે છે અને આવું થાય છે કારણ કે આપણે લખવા જઈ રહ્યા છીએ તેથી ચાલો હું લખું છું કે Cnn τ માટે ટાઈમ ડીપેનડન્સ એ Cnn τeinn τt છે આ સીધુ જ ક્લાસિકલ પરિણામ માથી લીધેલું છે અને તેથી હું ડેરીવેટિવ લઈને vt લખી શકું છું તે જ રીતે હું એંગ્યુલર મોમેંટમ અથવા બીજું પણ લખી શકું છું હવે પછીનો પ્રશ્ન ઉભો થાય છે કે આપણે આ ક્વોંટીટી ને કેવી રીતે ઉમેરી શકીએ કેવી રીતે તેની બાદબાકી કરી શકીએ કેવી રીતે તેને ગુણી શકીએ ટૂંકમાં આપણે આ ક્વોંટીટી ઉપર બીજગણિત ની કામગીરી કેવી રીતે કરીશું અને તે માટે હેઇઝનબર્ગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું કે ફ્રીક્વન્સીઝ કેવી રીતે જોડાય છે તેથી પ્રથમ પ્રશ્ન છે કે બે ક્વોંટીટીઝ ને ઉમેરો હું x1 x2 ને ઉમેરવા માંગું છું જે બાદબાકીની પણ કાળજી લે છે જે પહેલી ક્વોંટીટી માટે Cnn m પ્લસ બીજી ક્વોંટીટી માટે Cnn m અને અનુરૂપ ફ્રિક્વન્સી nn m દ્વારા રજૂ થશે ફ્રિક્વન્સી એ છે જે હું રાખું છું જે ઉમેરવા કે બાદબાકી કરવા સમયે ધ્યાન માં લેવાઈ હોય તેને સમાન હોવી જોઈએ વધુ મહત્વનું ધ્યાન રાખવામાં આવે છે તે ગુણાકાર છે માની લો કે મારી પાસે ૨ ક્વોંટીટીઝ છે X અને Y હવે એ આ સંખ્યાઓ Cn દ્વારા રજૂ થાય છે X ને Cnn τ અને nn τકહીએ Y ને Dnn τ અને nn τ કહીએ અને હું તે બંને ને કેવી રીતે જોડી શકું તેથી ક્લાસિકલ રીતે અથવા કોરસ્પોંડેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ક્લાસિકલ મર્યાદામાં આપણી પાસે x છે જે ∑Ceiτωnt બરાબર છે y એ ∑Deiτωnt બરાબર હશે હું આ x ને Ceiαωnt તરીકે પણ લખી શકું છું અને હું y ને Deiβωnt તરીકે લખી શકું છું અને તેથી ક્લાસિકલ રીતે x વખત y એ αβCDeiαβωnt બરાબર હશે આ રીતે હું તેને ક્વોન્ટમ મિકેનિકલ રીતે પણ રજૂ કરવા માંગું છું તો ચાલો આપણે x વખત y માટે ક્લાસિકલ પરિણામ αβCDeiαβωnt લખીએ અને આ ક્વોન્ટમ મિકેનિકલ રીતે બનશે નહીં કારણ કે ક્વોન્ટમ મિકેનિકલ રીતે મને ફક્ત તે જ ફ્રીક્વન્સીઝ રાખવાની છૂટ છે જે જોઈ શકાય તેથી ઉદાહરણ તરીકે કોઈ પણ અનિશ્ચિત ફ્રીક્વન્સી જોઇ શકાતી નથી ચાલો કહીએ કે મારી પાસે ત્રણ સ્તર છે n α β જો n થી અને n થી β તરફ આમાં કોઈ ટ્રાંઝીસન થઈ રહ્યું છે તો આ ૨ ફ્રીક્વન્સીઝ માંથી કઈક હશે પરંતુ હું ફ્રીક્વન્સી જોઈ શકું નહીં જો કે હું જોઈ શકું છું તે nn α ફ્રીક્વન્સી છે અને આમાંથી એક n α છે અને આ n α છે એક જે n αn α β છે હું તે ફ્રીક્વન્સી જોઈ શકું છું તેથી જેને રાઇટ્સ ફ્રીક્વન્સી કોમ્બિનેશન નિયમ તરીકે ઓળખવામાં આવે છે તે મુજબ હું ફ્રીક્વન્સી nn α β જોઈ શકું છું જે છે nn αn αn α β આ બધી ફ્રીક્વન્સીઝ ને જોડી શકાતી નથી જોઈ શકાતી બધી ફ્રીક્વન્સીઝને કેટલીકવાર સાઇક્લિક સ્વરૂપમાં પણ લખવામાં આવે છે જે છે n α βnn αn αn α β0 જેને રેલી ફ્રીક્વન્સી નિયમ અથવા કોમ્બિનેશન નિયમ તરીકે ઓળખવામાં આવે છે તેથી બધી ફ્રીક્વન્સીઝ આ નિયમનું પાલન કરતી જોવા મળે છે તમે આની કલ્પના કરી શકો છો કે ફક્ત હું તે જ ફ્રીક્વન્સીઝ જોઉં છું જે એક સ્તર થી બીજા સ્તર સુધી અને બીજા સ્તરથી ત્રીજા સ્તર સુધી આવે છે હું ફ્રીક્વન્સીઝ ને અનિશ્ચિત રીતે જોડી શકતો નથી તેથી ક્વોન્ટમ મિકેનિક્સ અર્થમાં આ ક્લાસિકલ પરિણામ લખતી વખતે મારે ખૂબ કાળજી લેવી પડશે કે હું ફક્ત કેટલાક કોમ્બિનેશન જ પસંદ કરી શકું છુ તો ચાલો જોઈએ તેથી અહીં એક પ્રશ્ન છે કે તેનો અર્થ શું છે કે ફ્રીક્વન્સીઝ ને રેન્ડમ રીતે જોડી શકાતી નથી બીજા શબ્દોમાં કોમ્બિનેશન સિદ્ધાંત શા માટે જેમ કે મેં પહેલા કહ્યું હતું કે હું ઘણા બધા સ્તરો લઉ છુ ઉદાહરણ તરીકે આ ફ્રીક્વન્સી 1 છે આ ફ્રીક્વન્સી 2 છે પણ 1 2 અવલોકન માં નથી આવતું તેથી હું બધી ફ્રીક્વન્સીઝ ના લઈ શકું અને તેમને કોઈપણ રીતે જોડી ના શકું જેમ કે જે અવલોકન કરવામાં આવે છે તે છે આ પ્લસ આ અથવા બીજું આ પ્લસ આ તેથી તેમણે રીટ્ઝ કોમ્બિનેશન ના સિદ્ધાંત પ્રમાણે જોડાવું પડશે અથવા તમે કહી શકો છો કે હું એક ખાસ ફ્રીક્વન્સી જોઉં છું જ્યાં આપણું કુલ ટ્રાંઝીસન બે સતત ટ્રાંઝીસનોમાં વિભાજિત થઈ શકે છે જે તેની કલ્પના કરવાની રીત છે ઉદાહરણ તરીકે અહીં હું તોડી શકતો નથી ક્લાસિકલ કિસ્સામાં હું તોડી શકતો નથી હું તેને ડાબી બાજુ બતાવી રહ્યો છું આ બે ટ્રાંઝીસનોમાં ગુલાબી રંગમાં બતાવેલ ટ્રાંઝીસન અને તેથી હું આવી રીતે ફ્રીક્વન્સીને જોડી શકતો નથી તેથી X Y પર ફરીથી જાઓ તેથી મારી પાસે ફક્ત તે ફ્રીક્વન્સીઝ einn α β હોવી જોઈએ જે કંઈ નથી પરંતુ einn αn αn α β છે મને લાગે છે કે ફક્ત તેને આ રીતે જોડો nn αn αn α β આ એકમાત્ર રસ્તો છે જે રીતે મારે જોડવુ જોઈએ જે સમજાય છે કારણ કે હું nn α β જે En En α βℏ છે તેને En EnEn En α βℏ તરીકે લખી શકું છું જ્યાં n હવે કોઈપણ વચ્ચેની સ્થિતિઓ હોઈ શકે છે ઉદાહરણ તરીકે ફરીથી આ ઉદાહરણ પર પાછા જઈએ હું આ ઉર્જા સ્તરોને બનાવીશ માની લો કે આ મારું n સ્તર છે જેનું હું રજૂ કરી રહ્યો છું આ ફ્રીક્વન્સી ωnn' કા તો ઉપર જતી અથવા નીચે આવતી હશે પરંતુ તેમને આ રીતે જોડાવું પડશે અને તેથી જો હું આની જેમ ફ્રીક્વન્સીને જોડું છું તો તેને અનુરૂપ Cnn હશે અને y માટે Dnn α β હશે તેથી મારી પાસે X Y હોવું જોઈએ ધારો કે હું આ nn α β મેળવવા માંગું છું આ nCnnDnn α βeinnnn α β બરાબર હોવું જોઈએ તેથી તમે તે ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્રાયોગિક પરિણામને જોડિયું છે જેને તેઓ રીટ્ઝ ફ્રીક્વન્સી કોમ્બિનેશન નિયમ કહે છે અને પછી હું જોઈ શકું છું કે આ કેવી રીતે જોડી શકાય તેથી આપણે જે મેળવી રહ્યા છીએ તેથી હું સામાન્ય રીતે લખી શકું છું X Y nn τ એ nXnnYnn τ દ્વારા આપવામાં આવશે અને આધુનિક ભાષામાં હું જાણું છું કે આ મેટ્રિક્સ Xn n' અને Yn n' ના ગુણાકાર સિવાય કંઈ નથી હું આ બે મેટ્રિકસ નો ગુણાકાર કરી રહ્યો છુ તેથી હેઇઝનબર્ગ મેટ્રિક્સ મિકેનિક્સ ને જાણતા ન હતા તે સમયે ભૌતિકશાસ્ત્રીએ તેમનો ઉપયોગ કર્યો ન હતો તેણે આ દ્વારા આ શોધ્યું તેથી તે બીજી મહાનતા છે તેથી તેણે હવે બતાવ્યું છે કે ગતિશીલ ફેરફારો કરો અને અવલોકનશીલ ક્વોંટીટીઝ દ્વારા ડાયનામિકલ વેરિએબલને રજૂ કરો અને એનો અર્થ એ કે રેડીએશન નો એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી નું અવલોકન કર્યું તેથી x જેવી ક્વોંટીટી ને રજૂ કરવા માટે હવે હું લખું x11 x12 ei12t અને તેથી વધુ તેથી ઉભી બાજુ x21 ei21t x22 x23 ei23t અને તેથી વધુ જ્યાં nn એ En En ℏ તરીકે આપવામાં આવે છે અને તે n અને n' ના આધારે પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે છે તેથી બધી જ ક્વોંટીટીઝ જે મેટ્રિક્સ દ્વારા રજૂ થવાની છે અને હું જ્યારે મેટ્રિક્સ કહું છુ ત્યારે હું જાણું છું કે તેનો ગુણાકાર કેવી રીતે થવો જોઈએ જો હું x y લઉં છુ જે X મેટ્રિક્સ અને Y મેટ્રિક્સનો ગુણાકાર છે મેટ્રિક્સ બીજગણિત પ્રમાણે આપણે જાણીએ છીએ કે તે Y અને X ના ગુણાકાર જેટલું નથી તેથી આ y x જેટલું નથી તેથી આ રજૂઆત દ્વારા તે પણ ખબર પડે છે કે ગુણાકારનો સામાન્ય કોમ્યુટેટીવ નિયમ ક્વોન્ટમ મિકેનિકલ રજૂઆત પર લાગુ પડતો નથી તે વિચારવાની ક્લાસિકલ રીતથી મોટુ ગતિશીલ પરિવર્તન છે હવે x વખત v એ v વખત x જેટલું નથી અને આ એક અલગ દિશામાં પ્રસ્થાન હતું અને ટ્રાંઝીસન અથવા ઉર્જાનો બહાર નીકળવાનો દર જે તે અણુ માટેની ઇંટેંસિટી હતી એ |Cnn α|2 ને પ્રમાણસર બનશે ચાલો આપણે કહીએ કે આ n થી n α પર ટ્રાંઝીસન થઈ રહ્યું છે જો હું Cn ની સીધી ગણતરી કરી શકું તો મારી પાસે મારો જવાબ છે હું સમસ્યાને ક્વોન્ટમ મિકેનિકલ રીતે હલ કરું છું તે કેવી રીતે કરવામાં આવે છે ક્વોન્ટમ કંડિસન્સ શું છે અને તે કેવી રીતે ગતિશીલ છે તે પછીના બે વ્યાખ્યાનોનો વિષય હશે